કોષ કલ્ચરની વ્યાખ્યાન શ્રેણીમાં ફરી સ્વાગત છે તેથી છેલ્લા વર્ગમાં જ્યાં મેં અટકાવ્યું હતું કે તેમના સ્ટેમ સેલ્સને કેવી રીતે અલગ કરવું અને મેં તમને કહ્યું કે ખાસ કરીને હાડપિંજરના સ્નાયુના સેટેલાઈટ કોષો તેથી એ જ રીતે તમારી પાસે પુખ્ત વ્યક્તિના કાર્ડિયાક સ્ટેમ સેલ્સ છે પુખ્ત વ્યક્તિના હૃદયમાં અને જો તમે તકનીકો જાણો છો તો તમે તેમને અલગ કરી શકો છો એ જ રીતે તમારી પાસે કરોડરજ્જુમાં આવા સ્ટેમ સેલની વસ્તી છે અને જો તમે આ કોષના પ્રકારોને અલગ પાડો છો અને તમે જાણો છો કે તેમને વિભાજીત થશેઅને તેમને ચેતાકોષો બનાવો દો અને તેને પાછા મૂકો અને ત્યાં ઘણા અભ્યાસ કે ઘણા પ્રયત્નો થાય છે જે સમગ્ર વિશ્વમાં થઈ રહ્યા છે શું તમે જાણો છો કે આ પ્રકારની તકનીકો વિકસાવે છે પરંતુ જે મહત્વનું છે તે મૂળભૂત બાબતો છે તમારે સમજવું પડશે કે મૂળભૂત બાબતો હજી પણ કોષ કલ્ચરમાં રહેલી છે તમે ખરેખર તે કેવી રીતે કરો છો કે તમે આ વિવિધ કોષના પ્રકારોને કેવી રીતે અલગ કરી શકો છો તમે તેમને અલગ કેવી રીતે કરી શકો છો તમે તેમને નિયંત્રણ સ્થિતિમાં કેવી રીતે બનાવી શકો છો તમે તેમને કેવી રીતે બનાવી શકો છો નિર્ધારિત સ્થિતિમાં તમે કેવી રીતે જાણો છો કે તમે આ ચોક્કસ લેબમાં જે કરી રહ્યા છો તે વિશ્વના બીજા ભાગમાં પુનરાવર્તિત થશે તેથી જ્યારે મેં તમારી સાથે આ સ્નાયુના કલ્ચરની શરૂઆત કરી ત્યારે આ એક ઉદ્દેશ હતો જે હું તમને કહેવા માંગુ છું કે હાડપિંજરના સ્નાયુઓની બનાવટ ખૂબ જ રસપ્રદ છે સૌ પ્રથમ ચાલો હાડપિંજરના સ્નાયુ બનાવવાના વિકાસ જીવવિજ્ઞાન વિશે વાત કરીએ અને પછી ઈન વિટ્રો ડેવલપમેન્ટ બાયોલોજીના પડકાર સામે આવીશું જ્યારે આપણે ડીશમાં આ કોષોને કલ્ચર કેવી રીતે કરવી તે વિશે વાત કરવી પડશે તેથી હાડપિંજરના સ્નાયુની બનાવવાની રીત એ છે કે મેં તમને કેમ કહ્યું કે તમે સીધા પેશી કેમ ન લઈ શકો તમારે તેમને બનાવવા માટે સેટેલાઈટ કોષો પર જ આધાર રાખવો પડશે તેથી આ તેની શરૂઆત છે હવે માતાના ગર્ભાશયમાં હાડપિંજરના સ્નાયુની રચના આ રીતે થાય છે તેથી કેટલાક કોષો છે જે હાડપિંજરના સ્નાયુ બનવા માટે પૂર્વનિર્ધારિત છે આ વસ્તી જે હું હવે દોરું છું તે વસ્તી છે આ હાડપિંજરના સ્નાયુ બનવા માટે પૂર્વ નિર્ધારિત છે હવે આ કોષો ચોક્કસ સ્થળે પહોંચે છે કદાચ હાડપિંજરના સ્નાયુઓની જરૂર હોય ત્યાં તે અંગ અથવા અન્ય ભાગ હોઈ શકે છે તેથી તેઓ જે કરે છે તેમાંથી એક કોષ તેમના ચોક્કસ સ્થળે પહોંચે છે તેઓ પોતાને ગોઠવે છે અને તેઓ વિભાજિત થાય છે તેથી તેઓ આ રીતે વહેંચે છે જે તમે ખરેખર જોઈ શકો છો તેથી આ વિભાજન થઈ રહ્યું છે વિભાજન પછી એકવાર તેઓ ગોઠવાય ગયા પછી તેમને ચોક્કસ પેશી હાડપિંજર પેશી બનાવવી પડશે આ એક પગલું છે આગળની બાબત એ થાય છે કે આ કોષો સ્લરી હોય છે તેમની પાસે બહુવિધ ગોઠવણી હોય છે જે થાય છે આ કોષો ધીમે ધીમે તેમની ઓળખ ગુમાવે છે અને તે બની જાય છે જેને આપણે સિન્સીટીયમ તરીકે ઓળખીએ છીએ તેઓ આની જેમ એકસરખું માળખું બને છે અને તેમ છતાં તેમનું કેન્દ્ર તેમની ઓળખ જાળવી રાખે છે તેથી આખરે તમે જે શરૂઆતથી જુઓ છો તે છે તમે જે મેળવો છો તે ખૂબ જ રસપ્રદ ટ્યુબ જેવી રચના બનાવે છે જેમ કે આ મલ્ટી ન્યુક્લીએટેડ ટ્યુબ મલ્ટી ન્યુક્લિએટેડ ટ્યુબ અને આ મલ્ટિ ન્યુક્લિએટેડ ટ્યુબને મ્યો નળી કેહવામાં આવે છે મ્યો એટલે સ્નાયુ અને નળીઓ એટલે સ્નાયુની નળીઓ અને સ્નાયુઓની આ વ્યક્તિગત નળીઓ તેથી આ સ્નાયુ પેશીઓનું સૌથી નાનું એકમ છે આ બધામાં સૌથી નાનું એકમ છે તેથી આ નળીઓ એકબીજા સાથે સંરેખિત થાય છે જેને મ્યો રેસા કહેવામાં આવે છે અને આ મ્યો રેસા એકબીજા સાથે સંરેખિત જટિલ સ્નાયુ પેશી બનાવે છે તેથી તે એક જટિલ પ્રક્રિયા છે એકવાર આપણે રચાયા પછી તમારા શરીરમાં થાય છે તેથી પ્રથમ પગલું આ પૂર્વનિર્ધારિત છે અને તેઓ ત્યાં પહોંચે છે તેથી વિભાજન થાય છે વિભાજન વધારે પ્રમાણમાં થાય છે વિભાજન પછી આ કોષો તેમની વ્યક્તિગત ઓળખ ગુમાવે છે ત્યાર બાદ તેઓ માળખાની જેમ નળી બનાવે છે અને આ નળીને મલ્ટી ન્યુક્લિએટેડ નળી અથવા મ્યો નળી કહેવામાં આવે છે હવે મ્યો નળીમાંથી તમે જીવવિજ્ઞાન વિશેના મારા શ્રેષ્ઠ જ્ઞાન મુજબ તમે ફરીથી એક કોષ મેળવી શકતા નથી તેથી કારણ કે તે આપણને બહુવિધ ન્યુક્લિયસ સાથે એકસરખી નળી આપે છે તેથી ત્યાં ફરીથી કોઈ રસ્તો નથી કે હું તેમને અલગ કરું અને તેઓ રિપેર કરે અને તેઓ મને આના જેવા એક કોષ આપે તેથી એકવાર મ્યો નળીમાંથી ફરીથી સાવધાનીના સાથે રચાય છે આ હું જાણું છું મ્યો નળીથી તમે કોષ પાછો મેળવી શકતા નથી પરંતુ કોષમાંથી તમે મ્યો નળી બનાવી શકો છો હું તમને આ વાર્તા કેમ કહી રહ્યો છું હું તમને કહું છું કે આ એક વાર્તા છે કારણ કે છેલ્લા વર્ગમાં જ્યારે મેં તમને કહ્યું હતું કે શા માટે શિલ્પ સ્નાયુ બનાવવા માટે પુખ્ત સેટેલાઈટ કોષોની જરૂર છે તે કારણ છે કારણ કે અહીંથી જો તમે પાછળના અંગના આ ભાગને જુઓ તેથી આ પાછળનું અંગ કંઈક એવું છે જે તમે જાણો છો કે તમે શું જોશો તે આ પ્રકારના અદ્ભુત રેસાઓ છે જે આ પાછળના અંગોને રચના જેવા સુંદર રેસા બનાવી રહ્યા છે અને આ રેસાઓ મલ્ટીન્યુક્લીએટેડ જેવા રેસા છે તમે તેમને ડાઘ લગાવી શકો છો તમે અદ્ભુત સ્ટેનિંગ જોઈ શકો છો અને જે આ સરસ સાયટો આર્કિટેક્ચર જાળવી રહ્યું છે પરંતુ જ્યારે તમે તેને અલગ કરવાનો પ્રયાસ કરશો ત્યારે તમે ત્યાંથી એકલ કોષોને અલગ કરી શકશો નહીં તેની નીચે તમારો એકમાત્ર વિકલ્પ અહીં ક્યાંક તમારી પાસે કેટલાક ખૂબ જ રસપ્રદ વ્યક્તિગત કોષો મોટા વ્યક્તિગત કોષો બેઠા છે અને દેખીતી રીતે એવું માનવામાં આવે છે કે આ અંશત સાબિત થયું છે કે આ કોષો જેને આપણે સેટેલાઇટ કોષો કહેતા હતા તે હાડપિંજરના સ્નાયુ સમારકામ સાથે સંકળાયેલા છે દેખીતી રીતે તેઓ કેવી રીતે સમારકામ કરશે તેઓ તે જ દાખલાને અનુસરશે જે અહીં અનુસરવામાં આવ્યા છે તેથી તમારી પાસે આ હશે હું ફક્ત તેને બદલી શકું છું હાડપિંજરના સ્નાયુ સેટેલાઇટ કોષોના કિસ્સામાં તમારી પાસે સ્ટેમ સેલ અથવા સેટેલાઇટ કોષો છે આ સેટેલાઇટ કોષો આવે છે તેઓ વિભાજીત થાય છે અને પછી તેઓ આ પ્રકારની બિન ઓળખી નળીઓ બનાવે છે અને છેવટે તે બહુવિધ નળીઓમાંથી બને છે તેથી આ મૂળભૂત વિકાસલક્ષી દાખલો છે તેથી ત્યાં આવી રહેલી બે પ્રક્રિયાઓ છે આને વિભાજીત કરવી તમારા માટે મહત્વપૂર્ણ છે અને આગળ આવશે સેલ કલ્ચર એના માટે એનાલોગ છે અને પછી તેઓ અદ્ભુત નળીઓ બનાવે છે તેથી એક ડીશમાં એક શિલ્પીય સ્નાયુનું સંવર્ધન કરવા માટે તમારા વિકલ્પો હવે પાછલા વર્ગમાં પાછા આવી રહ્યા છે જ્યાં આપણે આ તબક્કે છોડી દીધું છે જો તમે 18 ભૃણ હોય તો ભૃણ અથવા ભૃણ માંથી ઉપાડી રહ્યા છો તેથી આ તબક્કે તે ભૃણ ના પાછલા અંગમાં ઘણા બધા કોષો છે જે સ્નાયુ બનવાનું નક્કી છે શું તેઓ ખરેખર બનતા નથી અને તેથી કોષો ત્યાં છે તેઓ બેઠા છે પરંતુ તેઓ સંપૂર્ણપણે ગોઠવાયેલા છે અથવા તેઓ સંરેખિત છે ખરેખર વસ્તીનો એક મોટો ભાગ સ્નાયુ રચવા માટે સંપૂર્ણપણે ગોઠવાયેલ છે તેથી આ તે સમય છે જ્યારે તમારે અલગ થવું જોઈએ તેણે સંપ્રદાયને આમાંથી બહાર કાઢવો જોઈએ તમે તેને આગળના ભાગમાંથી પણ લઈ શકો છો તેથી એવું નથી કે તમારે તેને હંમેશા પાછળના અંગમાંથી લેવું પડશે પરંતુ જો તમે આમ કરો છો તો તમારા કાગળમાં તેનો ઉલ્લેખ કરો તેથી ઉદાહરણ તરીકે કહેવામાં આવે છે કે ઉંદરનો F 18 ભૃણ તમે આ સ્થાનથી તમે શું કરો છો તે અહીં તમે તેને ખોલો છો અને ખૂબ જ સરસ સૂક્ષ્મ ફોર્સેપ્સનો ઉપયોગ કરીને તમે ત્યાંથી પેશીઓનો ટુકડો બહાર કાઢો છો પછી તમે શું કરશો તમે તેને અલગ કર્યા પેશીઓને સિંગલ સેલ સસ્પેન્શનમાં વિખેરી નાખો આ સિંગલ સેલ સસ્પેન્શનમાંથી તમારી પાસે જે છે તે સિંગલ સેલ સસ્પેન્શન છે તેથી આ વિઘટન મોટેભાગે લોકો ટ્રાઇપ્સિનનો ઉપયોગ ડિસોસીએટીંગ એજન્ટ તરીકે કરે છે અને કેટલીકવાર ટ્રાઇપ્સિન વત્તા યાંત્રિક વિયોજનમાં પણ ઉપયોગ કરી શકે છે પરંતુ સલાહ આપવામાં આવે છે કે તમે ટ્રિપ્સિનનો ઉપયોગ કરો કારણ કે આ ખૂબ સખત પેશીઓ છે અને તેમને એક કોષમાં વિખેરી નાખવું સહેલું નથી સસ્પેન્શન પરંતુ જો તમે ટ્રિપ્સિનનો ઉપયોગ કરો છો તો ખાતરી કરો કે તમે તેનો ઉપયોગ થોડા સમય માટે કરો 15 મિનિટથી અડધો કલાક અને 15 મિનિટથી અડધો કલાક અને પછી તમે પ્રક્રિયાને રોકવા માટે એન્ટિ ટ્રિપ્સિનનો ઉપયોગ કરો નહિંતર તે નુકસાન કરશે પુનપ્રાપ્તિન પહેલા તેથી તમારે તેને રોકવું પડશે તો પછી તમે જે મેળવો છો તે મીડિયાના અમુક સ્વરૂપે સિંગલ સેલ સસ્પેન્શન છે જ્યાં તમે ઇચ્છો છો કે તમે તેને ઉગાડો હવે તમે સમજો છો કે આ પ્રક્રિયામાં બે પગલાં છે ત્યાં એક વિભાજન પગલું છે એક તફાવત પગલું છે હવે હું બે વધુ શરતો રજૂ કરી રહ્યો છું હવે એક મેં પહેલેથી જ વિભાજન રજૂ કર્યું છે તેથી ડિવિઝન A ઝોન છે જ્યાં આ વ્યક્તિગત કોષો આ સ્નાયુ કોષોને વિભાજીત કરી રહ્યા છે અને પછી એક તફાવતનો તબક્કો છે અને આ તફાવતનો તબક્કો એ છે કે જ્યારે તેઓ આ નળીઓ બનાવે છે અને તે નોંધવું ખૂબ જ રસપ્રદ છે કે જો હજુ પણ વિભાજનના સંકેતો આવી રહ્યા હોય તો આ બે રચનાઓ બનશે નહીં આ તેના માટે અવરોધક છે જો વિભાજનના સંકેતો આવી રહ્યા છે તો તમે આ કોષોને મંજૂરી આપી શકતા નથી તેઓ ક્યારેય નળી નહીં બનાવે તેથી તેનો અર્થ એ કે સંકેતો કે જે તફાવત માટે જરૂરી છે અથવા પરમાણુ સંકેતો ચોક્કસ હોવા જોઈએ તે વિભાજન માટે જરૂરી પરમાણુ સંકેતો સમાન નથી તે આપણને કોષ કલ્ચર કરવા માટે એક જટિલ સમીકરણ લાવે છે તેથી તેનો અર્થ એ છે કે તમારે તમારા કલ્ચરના વાતાવરણને બે અલગ અલગ તબક્કામાં અથવા વિભાજનના તબક્કાને એક તફાવત તબક્કામાં વહેંચવું પડશે અને આ એક સમસ્યા છે જેનો તમે હંમેશા સામનો કરશો જ્યારે તમે સ્ટેમ સેલને અલગ પાડવાનો પ્રયાસ કરી રહ્યા હોવ ત્યારે આ એક સામાન્ય સમસ્યા છે તમે તેની આસપાસ કેવી રીતે પહોંચશો પરિબળો શું છે તેથી મોટાભાગના લોકો કે જેઓ સેલ કલ્ચરનો ઉપયોગ કરતા હતા તે પહેલા હું બે 2004 અથવા 2003 એમ કહીશ કે તેમાંના મોટાભાગના લોકોએ જે રીતે કર્યું છે તેનો ઉપયોગ કર્યો છે તેઓ સીરમમાં આ હાડપિંજરના સ્નાયુ કોશિકાઓના પ્રથમ તબક્કાની કલ્ચર કરે છે જે એક અનિશ્ચિત સ્થિતિ છે જ્યાં આ કોષો વિભાજિત થાય છે તેથી સીરમમાં ઉમેરો અને જે ક્ષણે તમે સીરમનો ઉપયોગ કરો છો તે આ એક અનિશ્ચિત પરિમાણ છે કે જેના પર ખરેખર તમારું કોઈ નિયંત્રણ નથી અને પછી તમે શું કર્યું આ કોષો નોંધપાત્ર રીતે 4 થી 5 દિવસોમાં વહેંચાયા પછી પછી તમે સીરમને દૂર કરો છો કે તમે તેમને તે અજાણ્યા પરિબળથી વંચિત કરો અનિર્ધારિત અથવા અપરિચિત અપરિચિત એ ખોટો શબ્દ છે અનિર્ધારિત સમસ્યા છે જે અનિર્ધારિત છે અને પછી તમે તેને દૂર કરો છો તેથી તમારી પાસે પ્લસ સીરમ અને માઇનસ સીરમ છે આ રીતે મોટાભાગના લોકોએ તે કરવાનું છે જે વસ્તુઓ કરવાની અનિશ્ચિત રીત છે તેથી પછી થોડા અભ્યાસો આવ્યા જેણે ખરેખર વ્યાખ્યાયિત સિસ્ટમ વિકસાવી તેઓ કેવી રીતે નિર્ધારિત સિસ્ટમ વિકસાવે છે તેઓ જાણીતા વિભાજીત પરિબળો રજૂ કરીને વિકાસ વ્યાખ્યાયિત પ્રણાલીને વ્યાખ્યાયિત કરે છે બધા અવિભાજ્ય પરિબળો અને 4 5 દિવસ પછી જેમ મેં અહીં ઉલ્લેખ કર્યો છે કે તેઓ માત્ર મધ્યમ વિભાજન પરિબળોને દૂર કરીને જાણીતા વિભાજનને દૂર કરે છે અને સાથે સાથે જાણીતા તફાવત પરિબળને ઉમેરે છે અથવા બીજી છત છે જેને અનુસરીને તમે પ્રથમ 4 દિવસો સાથે મુસાફરી શરૂ કરો છો આ રીતે કરો તમે બંને વિભાજન વત્તા ભેદ પરિબળો તેથી તમે સમાંતર તેમને બંનેને 0 થી 5 દિવસ માટે અથવા 4 થી 5 દિવસ માટે સંકેત આપી રહ્યા છો અને પછી તમે તેમને માત્ર ભેદ પરિબળો આપો અને આ બધા જાણીતા પરિબળો છે બરાબર છે તેથી ખીણનો સાર શું વિકસિત કરી ચૂક્યો છે તે પહેલાથી જ સાબિત કરી ચૂક્યું છે કે આ આ xyz પરિબળો તફાવતમાં મદદ કરી શકે છે અથવા આને વિભાજીત પરિબળોમાંના એકને મૂળભૂત ફાઇબ્રોબ્લાસ્ટ વૃદ્ધિ પરિબળ કહેવામાં આવે છે જેને સામાન્ય રીતે મૂળભૂત FGF કહેવામાં આવે છે કારણ કે ત્યાં એસિડિક છે ભાગમાં એસિડિક FGF પણ છે જેનો હું અહીં ઉલ્લેખ કરતો નથી તેમને એસિડિક અથવા ફક્ત તમારા નોડ માટે જરૂરી છે ફક્ત તમારી માહિતી માટે પુખ્ત કરોડરજ્જુ મોટર ન્યુરોન પુનર્જીવન માટે એસિડિક FGFની જરૂર છે તેથી અહીં આપણે મૂળભૂત ફાઇબ્રોબ્લાસ્ટ વૃદ્ધિ પરિબળ વિશે વાત કરી રહ્યા છીએ જે જાણીતા વિભાજન સંકેત છે તે મૂળભૂત ફાઇબ્રોબ્લાસ્ટ વૃદ્ધિ પરિબળ થી ઓળખાય છે તેની હાજરીમાં કોષો વિભાજીત થશે એકવાર તે પ્રથમ 3 4 દિવસમાં વિભાજીત થઈ જશે અને પૂરતા પ્રમાણમાં વિભાજીત થશે પછી તમે તમારા માધ્યમ અથવા મિલિયનમાંથી જે કરો છો તેને હટાવી દો એકવાર મૂળભૂત FGF દૂર કર્યા પછી મૂળભૂત FGF દૂર કરવામાં આવે છે પછી તમારી પાસે જે બાકી છે તે માત્ર ભેદ સંકેતો છે અને આ તફાવત સંકેતો પછી આ કોષોને આ બીજું ભાગ્ય આપશે અને આ પ્રકારના કોષ કલ્ચર મોડેલોનો વિકાસ જ્યાં તમામ પરિમાણો જાણીતા છે બધા પગલાઓ જાણીતા છે તમે તેને કેવી રીતે કરો છો તે વ્યાખ્યાયિત સિસ્ટમ્સ તરીકેનો શબ્દ છે પરંતુ પછી માત્ર એક વ્યાખ્યાયિત પ્રણાલી વિકસાવવાથી કંઈપણ સાબિત થતું નથી જ્યાં સુધી તમે તમારી ડીશમાં ન જુઓ કે આ હાડપિંજરના સ્નાયુઓમાં તમે શું વિકસાવ્યું છે અથવા તમારી પાસે શું તફાવત છે જે વિભાજીત છે અને ડિશમાં અલગ પડે છે તે સંકુચિત થવા લાગ્યા છે જો તેઓ સંકોચાઈ નહીં તો તમે તમારી ફરજમાં નિષ્ફળ ગયા છો હવે આ તબક્કા દરમિયાન જે બન્યું તે શા માટે પાછું આવી રહ્યું છે તેથી જ્યારે આ નળીઓ રચાય છે તેથી શરૂઆતમાં તમારી પાસે જે છે તે તમારી પાસે આ કોષો છે અને આ કોષો તેમના કોષ પટલ પર ઘણાં ફિલામેન્ટસ પ્રોટીન ધરાવે છે અને તે તંતુઓ મોટેભાગે એક્ટિન અને ફિલામેન્ટ એક્ટિન અને માયોસિન છે જે મોટાભાગના સ્નાયુ કોષોને નિયંત્રિત કરે છે તેથી જ્યારે આ પ્રકારની રચનાઓ રચાય છે ત્યારે શું થાય છે આ એક્ટિન અને માયોસિન ફિલામેન્ટ્સ પોતાને આ રીતે ગોઠવે છે અને આ ગોઠવણી તેમને અનુસરવામાં મદદ કરે છે અને આ તમારે ખરેખર પ્રાણીઓના શરીરવિજ્ઞાનનો સંદર્ભ લેવો પડશે જેને આપણે સ્લાઇડિંગ ફિલામેન્ટ થિયરી તરીકે ઓળખીએ છીએ જ્યાં સ્લાઇડિંગ ફિલામેન્ટને કારણે સ્નાયુનું સંકોચન થાય છે અને આ સ્લાઇડિંગ ફિલામેન્ટ કેલ્શિયમ સ્પાઇકિંગ અથવા કેલ્શિયમ રશ દ્વારા બહાર લાવવામાં આવે છે અને કેલ્શિયમની તે સ્પાઇક સ્લાઇડિંગ ફિલામેન્ટ લાવે છે જ્યાં આને આપણે સંકોચન તરીકે ઓળખીએ છીએ આ છે સમગ્ર પ્રક્રિયા તેથી હું અહીં બંધ કરીશઆગળના વર્ગમાં તેના વિશે થોડું આગળ જઈશ કે તમે ખરેખર કેવી રીતે શોધી શકો છો ફિનોટાઇપ તે કાર્યક્ષમતા દ્વારા સમર્થિત છે